નમસ્કાર તો આજે આપણે સંઘર્ષ જૂથ અને નિરાકરણ સંબંધિત ખૂબ જ રસપ્રદ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પ્રથમ હું સંઘર્ષ દ્વારા આપણે શું સમજીએ છીએ તે વિશે થોડી ચર્ચા કરીશ અને પછી જ્યારે આપણે જૂથો ધરાવતા હોઈએ ત્યારે આપણે સામાન્ય રીતે કઈ સમસ્યાઓનો સામનો કરીએ છીએ અને આપણે જૂથમાં અમુક વસ્તુઓ કરવાની હોય છે અને આપણે કેવી રીતે મેનેજ કરી શકીએ અથવા આપણે તકરારને ઉકેલી શકીએ તમે જાણો છો કે સંઘર્ષ એ એક ક્ષેત્ર છે જે સામાન્ય રીતે લોકો આને ખૂબ જ નકારાત્મક જુએ છે તેથી લોકો કદર કરતા નથી કોઈ પણ સંઘર્ષ કરવા માંગતું નથી કોઈને ગમશે નહીં કે અમને તકરાર થવા દો તો આ એવી વસ્તુ છે જેને દરેક વ્યક્તિ ટાળવાનો પ્રયાસ કરે છે પરંતુ હકીકત એ છે કે આ અનિવાર્ય છે પછી ભલે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ તે હંમેશા રહેશે હકીકતમાં બીજા શબ્દોમાં કહી શકાય કે તે અનિચ્છનીય મિત્રની જેમ જ છે આપણે કહી શકીએ કે તે હશે હવે પ્રશ્ન એ છે કે જો તમારે સંઘર્ષ સાથે જીવવું છે સંઘર્ષ સાથે ટકી રહેવાનું છે તો સંઘર્ષને મેનેજ કરવાનો અથવા ઉકેલવાનો શ્રેષ્ઠ માર્ગ કયો હોવો જોઈએ તેથી આ તે વસ્તુ છે જેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અથવા આ અલબત્ત એક ખૂબ જ વ્યાપક ક્ષેત્ર છે અને ઘણાં સંશોધનો ઘણાં બધાં અભ્યાસો વિવિધ સંદર્ભોમાં હાથ ધરવામાં આવ્યા છે મારું ધ્યાન એ રહેશે કે સંચાર કૌશલ્ય દ્વારા આપણે કઈ વ્યૂહરચના બનાવીએ છીએ જેથી આપણે વિરોધાભાસી પરિસ્થિતિઓને ઘટાડી શકીએ અને આપણે આપણું કામ કેવી રીતે કરી શકીએ બસ હું એક બે વ્યાખ્યાઓ વાંચીશ તેથી આ ક્ષેત્રમાં વિદ્વાનોએ સંઘર્ષને કેવી રીતે જોયો છે ઉદાહરણ તરીકે એક વિદ્વાન ડોઇશ 1971 તે લખે છે કે જ્યારે પણ સુસંગત પ્રવૃત્તિઓમાં કોઈ એવી ક્રિયા થાય છે જે અન્ય ક્રિયા સાથે અસંગત હોય ત્યારે તેને અટકાવે છે અવરોધે છે દખલ કરે છે અથવા ઇજા પહોંચાડે છે અથવા કોઈ રીતે તે ઓછી શક્યતા અથવા ઓછી અસરકારક બનાવે છે તેથી જેમ કે સંઘર્ષ સંબંધિત વિવિધ સંદર્ભોમાં આવી ઘણી વ્યાખ્યાઓ છે પરંતુ વાસ્તવમાં એવા વિદ્વાનો છે જેઓ અભિપ્રાય ધરાવે છે કે સંઘર્ષને હંમેશાં કંઈક ખૂબ જ નકારાત્મક અને કંઈક જે અપ્રિય હોય તે જોવા ન જોઈએ પરંતુ સંઘર્ષને કંઈક એવું પણ જોઈ શકાય છે જે વિચારવા માટે કંઈક વધુ સમજ આપે છે અથવા કેટલાક નવા વિચારો પણ હોઈ શકે છે આવો બીજા શબ્દોમાં કહીએ તો કહી શકાય કે તેઓ આને ખૂબ જ સકારાત્મક રીતે સકારાત્મક રીતે ધ્યાનમાં લે છે તેઓ વિચારે છે કે સંઘર્ષ હંમેશા નકારાત્મક નથી હોતો પરંતુ તે મદદરૂપ થઈ શકે છે તે વિકાસ માટે વિકાસ માટે ખૂબ જ સકારાત્મક હોઈ શકે છે સંસ્થા પણ અન્ય સંદર્ભમાં આ ખૂબ ઉપયોગી હોઈ શકે છે તો બસ હું લેવા માંગુ છું આ કેટલીક વ્યાખ્યાઓ છે જેને હું અવગણવા માંગુ છું જ્યારે આપણે જૂથ વિશે વાત કરીએ છીએ તેથી સામાન્ય રીતે લોકો કહે છે કે જ્યારે આપણે જૂથમાં કામ કરીએ છીએ તેથી ત્યાં એક લક્ષ્ય છે જે આપણે પ્રાપ્ત કરવાનું છે પરંતુ અલબત્ત કોઈ પણ બે વ્યક્તિઓનો સ્વભાવ અને વર્તન સમાન નથી તેથી કેટલીકવાર ઘણી સમસ્યાઓના કારણે ગેરસમજ થઈ શકે છે કદાચ ખોટું અર્થઘટન થઈ શકે છે કદાચ એકબીજાના મંતવ્યો સમજવામાં મુશ્કેલીઓ અથવા વૃદ્ધિમાં અમુક પ્રકારના તકરાર થાય છે તેથી જૂથ બરાબર શું છે એક જૂથને એક સંગઠિત માળખું તરીકે ગણવામાં આવે છે જેમાં સામાન્ય હેતુ પરસ્પર નિર્ભરતા અને શ્રમનું વિભાજન હોય તેવા વ્યક્તિઓનું બનેલું હોય છે તેથી જૂથના સભ્યો એકબીજાથી વાકેફ છે અને સામાન્ય ધ્યેય વિશે વાતચીત કરે છે તેથી એક જૂથમાં સામાન્ય રીતે જે થઈ રહ્યું છે તે લોકો પાસે એક સામાન્ય ધ્યેય હોય છે અને તેઓ તેમના શ્રેષ્ઠ પ્રયાસો અને સમજણથી તે લક્ષ્યને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે હવે પછી ભલે તે જૂથ હોય કે અન્ય સંદર્ભમાં તેમજ આપણી વાતચીતની વર્તણૂક ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે જૂથ સંદેશાવ્યવહાર એ રોજિંદા વાતો અને સંબંધો ખાસ કરીને લોકો વચ્ચેના સંબંધો વિશે છે જૂથની કામગીરીમાં સંબંધ ખૂબ મહત્વ ધરાવે છે જો આપણે જે જૂથ બનાવીએ છીએ અથવા બનાવી રહ્યા છીએ જૂથમાંના સભ્યો જો તેઓ એક ન હોય તો સમાન વિચારસરણી અથવા એકબીજા સાથે સારા સંબંધ ધરાવતા હોઈ શકે છે કદાચ તેઓને વાર્તાલાપ કરવામાં મુશ્કેલી પડી શકે છે પરિણામે વાતચીત કરવા માટે તેઓ નિર્ધારિત સમયમર્યાદામાં ધ્યેય હાંસલ કરી શકતા નથી અથવા તેઓ જે રીતે થવું જોઈએ તે રીતે કરી શકતા નથી જેમ મેં ઉલ્લેખ કર્યો છે કે તે તદ્દન શક્ય છે કે કેટલીકવાર વિવિધ કારણોસર જૂથમાં પણ અમુક પ્રકારનો સંઘર્ષ થાય તેથી જ્યારે પણ જૂથમાં તકરાર થાય છે ત્યારે તેને ફક્ત વિચારોની લડાઈ તરીકે નહીં પરંતુ મૂળભૂત રીતે વિચારો ધરાવતા લોકો વચ્ચેની લડાઈ તરીકે જોવું જોઈએ કે જે ઘણી વખત પસંદ અને નાપસંદને કારણે વ્યક્તિગત તફાવતોને કારણે થઈ રહ્યું છે ઘણા પરિબળો જે કદાચ ઘણી વખત અમને જાણતા નથી કે અન્ય લોકો મારા વિશે શું વિચારી રહ્યા છે અન્ય લોકો જૂથના સભ્યો વિશે શું વિચારી રહ્યા છે અને તે ઘણી સમસ્યાઓ ઘણી ગેરસમજનું કારણ બને છે તેથી જૂથમાં કામ કરતા જૂથમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે સંબંધ ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમારા સંબંધ સારા નથી જો તમે એકબીજાને યોગ્ય રીતે સમજી શકતા નથી તો એવી શક્યતા છે કે આપણે આપણી જાતને વિરોધાભાસી પરિસ્થિતિમાં મૂકીશું અભિપ્રાયનો તફાવત હોઈ શકે છે અને તે ખૂબ જ યોગ્ય ભાવનાથી લઈ શકાય છે પરંતુ જરૂરી નથી કે આપણે હંમેશા લડાઈ અને ઝઘડો કરી શકીએ અને બતાવવાનો પ્રયત્ન કરીએ કે હું તમારા અથવા મારા કરતા સારો છું મારા વિચારો તમારા કરતા સારા છે તે કંઈ નથી તે જેવી જો જૂથના સભ્યો પાસે યોગ્ય સમજણ અને સારા સંબંધ હશે તો તેઓ હંમેશા એકબીજાના અભિપ્રાયને સમજવાનો પ્રયત્ન કરશે અને તેઓ કંઈક એવું લઈને આવશે જે ખરેખર દરેકને સ્વીકાર્ય છે તેથી જૂથ ચોક્કસ કાર્યસૂચિ નક્કી કરીને સમસ્યાનું સંપૂર્ણ વિશ્લેષણ કરીને તેના લક્ષ્યોનું મૂલ્યાંકન કરીને અને વૈકલ્પિક શક્યતાઓનું સંપૂર્ણ મૂલ્યાંકન કરીને તેની પોતાની નિર્ણય લેવાની ક્ષમતાને પ્રોત્સાહન આપી શકે છે સંચાર અને ગણતરી યંત્ર સક્રિય સંદેશાવ્યવહારને પ્રોત્સાહન આપવું જૂથોને કાર્ય પર રાખવાની રીતો છે તેથી હું શું કહી શકું કે જ્યારે પણ આપણે જૂથ વિશે વાત કરીએ છીએ ત્યારે જૂથમાં કામ કરવું અને ધ્યેય પ્રાપ્ત કરવા માટે બે બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ છે એક તો યોગ્ય સંદેશાવ્યવહાર અસરકારક સંચાર અને બીજી બાબત એ છે કે જૂથના સભ્યો વચ્ચે સારો સંબંધ હોવો જોઈએ જો આ બે વસ્તુઓ થઈ રહી છે તો ચોક્કસપણે જૂથ ખૂબ જ સરસ રીતે કાર્ય કરશે અને લક્ષ્ય પ્રાપ્ત કરશે હકીકતમાં સંઘર્ષના ઘણા પ્રકારો છે હું અમારી ચર્ચા માટે ઝડપથી કહીશ અમારી ચર્ચાની સુવિધા માટે આ 5 પ્રકારો છે પ્રથમ એક આંતરવ્યક્તિત્વ છે અને પછી આપણી પાસે આંતરવ્યક્તિત્વ આંતર જૂથ આંતર જૂથ આંતરરાષ્ટ્રીય સંઘર્ષ છે આંતરવ્યક્તિત્વ સંઘર્ષ ખૂબ જ સરળ ઘણી વખત એવું બને છે કે આપણે આંતરિક તકરાર કરી રહ્યા છીએ એટલે કે આપણે મૂંઝવણની સ્થિતિમાં છીએ કે આપણે શું કરવું શું ન કરવું તે નિર્ણય લઈ શકતા નથી અને આ ખરેખર ખૂબ મુશ્કેલ બની જાય છે આ પ્રકારની પરિસ્થિતિઓ લગભગ દરેક વ્યક્તિના જીવનમાં આવે છે જ્યાં ભલામણ કરવા માટે સૂચન કરવા માટે કોઈ હોતું નથી અને આપણે નિર્ણય લેવો પડે છે કે આપણે હા કે ના કહી શકીએ અથવા સ્વીકારવા કે નકારી શકીએ આવી ઘણી બધી પરિસ્થિતિઓ આપણા જીવનમાં આવે છે અને જેને દૂર કરવા માટે લોકો પોતપોતાના સ્તરે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે અને અહીં અલબત્ત જ્યારે આપણે આ પ્રકારની મૂંઝવણમાં હોઈએ છીએ જેને આંતરિક સંઘર્ષ કહેવામાં આવે છે ત્યારે આપણે એવી સ્થિતિમાં હોઈએ છીએ કે આપણે નિર્ણય લઈ શકતા નથી તેથી આ બને છે આ થોડો સમય ચાલે છે અને એક સરસ સવારે આપણે આપણા અનુભવ અને જ્ઞાનના આધારે નિર્ણય લઈએ છીએ અમને લાગે છે કે ઠીક છે ચાલો આ નિર્ણય લઈએ તેથી તેને આંતરિક સંઘર્ષ અથવા આંતરિક સંઘર્ષ કહેવામાં આવે છે અને અન્ય લોકો આંતરવ્યક્તિત્વ સંઘર્ષ જેવા છે આ પણ ખૂબ જ સરળ છે જ્યારે 2 લોકોમાં તકરાર થતી હોય અથવા 2 જૂથો વચ્ચે સંઘર્ષ થતો હોય જે આંતરવ્યક્તિત્વ સંઘર્ષ હોય છે કેટલીકવાર એક જૂથની અંદર જેમ કે મેં ઉલ્લેખ કર્યો છે કે લોકો વચ્ચે તકરાર થઈ શકે છે જે આંતરવ્યક્તિત્વ સંઘર્ષ છે અને આંતર જૂથ એટલે કે જ્યારે બે જૂથો રચાયા છે ઘણી વખત એવું બને છે કે જૂથો એકબીજા સાથે લડતા હોય છે કારણ કે તેઓ જૂથની લાગણી ધરાવે છે અને પછી કારણ કે તેઓ બીજા જૂથને નીચે મૂકવા માંગે છે અને તેઓ સાબિત કરવા માંગે છે કે એક જૂથ બીજા કરતા વધુ સારું છે અલબત્ત કેટલાક તકરાર થઈ શકે છે થાય છે અને આંતરરાષ્ટ્રીય સંઘર્ષ હંમેશા થાય છે કારણ કે આપણે જાણીએ છીએ કે ઘણા દેશોમાં સરહદી સમસ્યાઓ સરહદી સમસ્યાઓ છે અને તેઓ ઘણી વાર બેઠકો કરે છે અને પછી એક બેઠક બીજી બેઠક માટે મુલતવી રાખવામાં આવે છે આમ તો આ એક સતત પ્રક્રિયા છે પણ સંઘર્ષ છે તેથી આંતરવ્યક્તિત્વથી શરૂ કરીને આંતરરાષ્ટ્રિય સ્તર સુધી તેથી આ બતાવે છે કે સંઘર્ષ ઘણો છે ત્યાં આપણે ટાળી શકતા નથી તે ત્યાં છે આપણે ટકી રહેવાનું છે આપણે વિવિધ પ્રકારના સંઘર્ષો સાથે જીવવું પડશે હવે પ્રશ્ન એ આવે છે કે હા જો સંઘર્ષ હોય તો કોઈ રસ્તો છે તેથી સંઘર્ષના તે સ્ત્રોતો આપણે ઝડપથી મેળવી શકીએ તે માર્ગો પર આવતા પહેલા સંસ્કૃતિ અને ધર્મથી શરૂ થતા સંઘર્ષના ઘણા સ્ત્રોતો છે હું અહીં ઉલ્લેખ કરવા માંગુ છું કે ધર્મ અને સંસ્કૃતિ જેવા અન્ય સ્ત્રોતો પૈકી આ સંઘર્ષના ખૂબ જ મહત્વપૂર્ણ સ્ત્રોતોમાંથી એક છે કોઈ કહી શકે છે કે લોકો ખૂબ જ સંવેદનશીલ બની જાય છે ક્ષણે આપણે વાત કરવાનું શરૂ કરીએ છીએ અથવા કોઈની સંસ્કૃતિ અને ધર્મ પર હુમલો કરવાનું શરૂ કરીએ છીએ તેથી કોઈએ કોઈની સંસ્કૃતિ અથવા ધર્મ વિશે ટિપ્પણી કરવાનું ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ અને આપણે જોઈ શકીએ છીએ કે સમગ્ર વિશ્વમાં આ મુદ્દાઓ ધર્મ અને સંસ્કૃતિને લગતા ખૂબ જ ગંભીર બની રહ્યા છે અલબત્ત ઉદાહરણ તરીકે અન્ય ઘણા સ્ત્રોતો છે વિચારધારામાં તફાવત શૈક્ષણિક તફાવતો અનુભવોમાં તફાવત સ્પર્ધાઓ છે આપણે અન્ય લોકો વિશે કેવી રીતે સમજીએ છીએ તે ખ્યાલ અપૂરતો અથવા નબળો સંદેશાવ્યવહાર શક્તિનો દુરુપયોગ તેથી આ સંઘર્ષના કેટલાક અથવા અન્ય સ્ત્રોતો છે જેને ધ્યાનમાં લઈ શકાય છે અને તેને દૂર કરવાનો પ્રયાસ કરી શકાય છે તેથી કોમ્યુનિકેશન સંબંધિત સમસ્યાઓ છે શક્તિ જો કોઈ વ્યક્તિ શક્તિશાળી સ્થિતિમાં હોય તો ક્યારેક આ શક્તિનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે અથવા સહકાર્યકરો સાથે ગૌણ સાથે સત્તાનો દુરુપયોગ કરે છે અને તે ઘણાં સંઘર્ષનું કારણ બને છે હવે હું એ ઉલ્લેખ કરવા માંગુ છું કે વાતચીતના વિદ્યાર્થી તરીકે વ્યક્તિ સંઘર્ષને દૂર કરવા અથવા ઉકેલવા અથવા સંચાલિત કરવા માટે કઈ વ્યૂહરચના કરી શકે છે તેથી આ બે ભાગોમાં હોઈ શકે છે એક મૌખિક સંચાર વ્યૂહરચના અને સંઘર્ષ વ્યવસ્થાપન માટે અને બીજો તે બિનમૌખિક છે પ્રથમ હું મૌખિક સાથે શરૂ કરીશ પ્રથમ વસ્તુ એ છે કે વર્ણનાત્મક ભાષણ તેનો અર્થ શું છે વર્ણનાત્મક ભાષણ એક નિવેદનને સ્વીકારવાની કાળજી લે છે આપણે જે પણ બોલીએ છીએ તે આપણે ખૂબ જ સાવચેત રહેવું જોઈએ ખૂબ જ સાવચેતીપૂર્વક નિશ્ચિતપણે આપણે એવી દ્વિધામાં ન રહેવું જોઈએ કે તેનો કોઈ દ્વિ અર્થ હોવો જોઈએ અથવા અર્થ સ્પષ્ટ નથી લોકો કદાચ કંઈક બીજું સમજો તેથી મુદ્દાઓ અને સમસ્યાને ખૂબ જ નિશ્ચિતપણે જણાવવું આ ખૂબ જ મહત્વપૂર્ણ છે ખૂબ જ સ્પષ્ટપણે શબ્દની પસંદગી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે શબ્દો ખૂબ જ શક્તિશાળી છે સામાન્ય રીતે અમે સલાહ આપીએ છીએ કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આપણે નકારાત્મક શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ સામાન્ય રીતે લોકોને હકારાત્મક શબ્દોને બદલે નકારાત્મક શબ્દોનો ઉપયોગ કરવાની આદત હોય છે હું એમ નથી કહેતો કે કોઈએ નકારાત્મક શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ જો જરૂરી હોય તો ક્યારેક તેનો ઉપયોગ કરી શકાય પરંતુ ગુણોત્તર 5 થી 1 જેવો હોવો જોઈએ એટલે કે હું કોઈ વસ્તુ માટે અથવા કેટલાક લોકો માટે 5 સારા શબ્દો બોલવામાં આવ્યો છે અને પછી જો હું જણાવું છું અથવા એક નકારાત્મક શબ્દોનો ઉપયોગ કરીને અને તે સાથે હું કહું છું કે જો આ વસ્તુઓ આ વસ્તુઓ ખૂબ જ સારી છે તો વ્યક્તિમાં આ બધા સારા ગુણો હોય છે પરંતુ તેની પાસે કંઈકની કમી છે અને જો તે આ ક્ષેત્રમાં સુધારો કરી શકે તો વસ્તુઓ ઘણી સારી હશે તેથી શબ્દની પસંદગી ખૂબ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે એકવાર આપણે આવા શબ્દો આપણા મિત્રો સાથે સહકાર્યકરો સાથે પરિવારના સભ્યો સાથે હોઈ શકે છે અથવા કોઈપણ પરિસ્થિતિમાં જે ગયું છે તે ક્યારેય પાછું લઈ શકાતું નથી અને લોકો તેને અન્યથા લઈ શકે છે અને ઘણી બધી ખોટી અર્થઘટન અને સમસ્યાઓ છે અને મુદ્દાઓ આવે છે તેથી તે વધુ સારું છે કે જ્યારે પણ આપણે બોલતા હોઈએ અથવા તમારું મોં ખોલીએ ત્યારે આપણે ખૂબ જ સાવધ રહીએ આપણી શબ્દોની પસંદગી વિશે ખૂબ કાળજી રાખીએ પછી વાતચીતમાં અર્થપૂર્ણ અવરોધો આવે છે જેમ કે કેટલીકવાર જાણતા અજાણતા અમે અશિષ્ટ અને સ્ટીરિયોટાઇપ શબ્દનો ઉપયોગ કરીએ છીએ જે તમે કરી શકતા નથી અથવા સ્ત્રી નથી કરી શકતી તેવું કંઈક એવું કહેવામાં આવે છે કે અમુક ચોક્કસ જગ્યાએથી આવતા લોકો કરી શકતા નથી તેથી આપણે સામાન્યીકરણ ન કરવું જોઈએ નહીં તો દરેકને ખૂબ જ ખરાબ લાગશે તેમાં એક બે અપવાદ હોઈ શકે છે પરંતુ તે અપવાદનો અર્થ એ નથી કે આપણે સમગ્ર રાષ્ટ્ર માટે સમગ્ર દેશ માટે સમગ્ર રાજ્ય માટે સમગ્ર લોકો માટે કંઈક કહી શકીએ તેથી આપણે ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ સ્વયંસંચાલિત વાક્યનો અર્થ એ છે કે કેટલાક લોકો એવા છે જે તેઓ વાપરવાની આદત ધરાવે છે તમારામાંથી ઘણા એવા શબ્દો જાણે છે જેને પરભાષાકીય અર્થ કહેવાય છે જ્યારે કેટલીક ઘણી વાર બોલતી વખતે તમે જાણો છો તમે જાણો છો તમે જાણો છો તેઓ આઈ મીન આઈ મીન આઈ મીન I mean I mean I mean મારો મતલબ છે મારો મતલબ છે નો ઉપયોગ કરતા હશે અર્થ અથવા ગળું સાફ કરવું અથવા આવા શબ્દોનો ઉપયોગ કરવો કે જે પ્રેક્ષકોને અથવા અન્યને થોડો ખલેલ પહોંચાડે છે જેમ કે હા હા હો હો તેનો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ વારંવાર કંઈક કહેતા અથવા પૂછતા હોય કે તે નથી હું સાચો છું તેથી તેઓ આડકતરી રીતે પ્રેક્ષકોનો ટેકો મેળવવા માંગે છે અને કેટલાક લોકો કદાચ ખૂબ આરામદાયક ન લાગે તેથી આ વસ્તુઓ ટાળી શકાય છે તેથી વાક્યરચના પસંદગી માટે ધમકી પ્રતિકૂળ મજાક અને વ્યંગાત્મક ટીપ્પણી વગેરેની અસરને ધ્યાનમાં રાખીને આ બાબતોને પણ ટાળવી જોઈએ બિનજરૂરી રીતે લોકોને ધમકાવવું જોઈએ નહીં કેટલાક લોકોને માત્ર ધમકીઓ આપવાની કે મજાક અને કટાક્ષયુક્ત ટિપ્પણી કરવાની આદત હોય છે તેથી આ વસ્તુઓ ટાળી શકાય છે જો કોઈ સમસ્યા હોય તો આપણે જાણવું જોઈએ કે સમસ્યાને કેવી રીતે ઓળખવી આ એક ખૂબ જ મહત્વપૂર્ણ છે ઘણી વખત એવું બને છે કે સમસ્યા બીજે ક્યાંક રહે છે અને લોકો સમસ્યાને ઓળખવા માટે ખૂબ ઊંડાણમાં જઈ શકતા નથી તેથી આ ખરેખર ખૂબ જ મુશ્કેલ છે પરંતુ એકવાર આપણે અને સમસ્યાને ઓળખી લઈએ પછી આપણે ઉકેલ સૂચવી શકીએ છીએ અને સમયાંતરે આપણે ઉકેલનું મૂલ્યાંકન પણ કરી શકીએ છીએ સ્વયંસ્ફુરિતતા હોવી જોઈએ એટલે કે આ વસ્તુઓ ખૂબ જ કુદરતી રીતે સ્વયંસ્ફુરિત રીતે આવવી જોઈએ અને આપણને લોકો પ્રત્યે સહાનુભૂતિ હોવી જોઈએ સમાન તક આપવી જોઈએ અને આપણે જે પણ નિર્ણય લઈએ તે કામચલાઉ રીતે હોવો જોઈએ તે અંતિમ નથી અને કાયમ માટે છે એટલે કે વ્યક્તિ હંમેશા વિચારી શકે છે કે હા સમય સાથે પરિસ્થિતિ સાથે વસ્તુઓ બદલાઈ શકે છે વ્યક્તિએ આ હકીકતો સ્વીકારવા તૈયાર રહેવું જોઈએ તે તમારામાંથી ઘણા લોકો છે જે અમૌખિક સંદેશાવ્યવહારની વસ્તુઓ જાણે છે જેમ કે કેટલીકવાર તમે જાણો છો કે અમારા દેખાવને કારણે દરેક સંસ્કૃતિને તેના પોતાના છે જેને કોડ કહેવામાં આવે છે તે સંસ્કૃતિ દ્વારા સમાજ દ્વારા પહેલાથી જ નક્કી કરવામાં આવ્યું છે અને જો આપણે આપણા કપડાની શૈલી વિશે આપણા વાળની શૈલી વિશે આપણા બેસવા માટે ચાલવા વિશે તો આપણો દેખાવ કેવો દેખાય છે જેથી તે પણ કારણ બની શકે કે જો તમે સામાજિક કન્ડિશનિંગઅનુકૂલન અનુસાર પોતાને સમાયોજિત કરવામાં સક્ષમ નથી કાઇનેસિક્સ એટલે હાથની હિલચાલ આપણી શારીરિક ભાષા અને આપણા હાવભાવ અને મુદ્રાઓ પણ યોગ્ય હોવા જોઈએ આપણો આંખનો સંપર્ક ખૂબ જ મહત્વપૂર્ણ છે આપણું સ્પર્શ વર્તન અન્ય લોકો સાથે વાત કરતી વખતે આપણે કેટલી જગ્યા જાળવીએ છીએ અને ઉપયોગ કરીએ છીએ તેથી અન્ય લોકો સાથે વાતચીત કરતી વખતે આવી બધી બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે ખૂબ જ સાવધ અને જાગૃત ન હોવ તો અમે બિનજરૂરી સમસ્યાઓને આમંત્રણ આપી શકીએ છીએ અને અમને વિરોધાભાસી પરિસ્થિતિઓમાં મુકવામાં આવી શકે છે હવે અંતે હું ઉલ્લેખ કરવા માંગુ છું કે હા તકરાર છે તેથી અમારી પાસે આ મૌખિક અમૌખિક વ્યૂહરચના છે અને હવે માત્ર થોડી શૈલીઓ છે ત્યાં શૈલીઓની સંખ્યા છે તેથી અમારી સગવડતા માટે હું અહીં કેટલાકનો ઉલ્લેખ કરી રહ્યો છું પ્રથમ એક શૈલીને ટાળી રહી છે તેનો અર્થ એ છે કે જો પરિસ્થિતિ એવી હોય કે આપણે ટાળી શકીએ કારણ કે આપણા જીવનમાં ઘણી નાની વસ્તુઓ બને છે આપણા રોજિંદા ક્રિયાપ્રતિક્રિયામાં જ્યાં આપણે વધુ ભાર મૂકવાની જરૂર નથી અને આપણે ફક્ત ટાળી શકીએ છીએ ધારો કે એક દિવસ એક સરસ સવારે તમે જોશો કે મારો ગૌણ મારો સાથીદાર કોઈપણ કારણોસર તે ગુડ મોર્નિંગની ઇચ્છા નથી કરતો કે નથી કહેતો તેથી મને ખૂબ જ ખરાબ ન લાગવું જોઈએ કે તે દરરોજ કરી રહ્યો હતો પરંતુ આજે તે ભૂલી ગયો છે અથવા કદાચ તે દબાણમાં હતો અથવા તે કંઈક બીજું વિચારી રહ્યો હતો તે ભૂલી ગયો હતો આપણે તેને બહુ ગંભીરતાથી ન લેવું જોઈએ કે તમે જોશો કે તે મારો જુનિયર છે અને તેણે મને સલામ કરવાનો છે તેણે મને સુપ્રભાત કહેવાનું છે અને તેથી માન આપવું જોઈએ અને તે નથી કરી રહ્યો તો શું કંઇક ખોટું છે અને મારે તેના વિશે બહુ ખરાબ અભિપ્રાય ન બનાવવો જોઈએ ઘણી વખત એવું બને છે કે શાળા કોલેજોમાં અમુક મિત્રો અમુક હુલામણા નામથી બોલાવે છે અને પછી વિદ્યાર્થીઓને બહુ ખરાબ લાગે છે પરંતુ આપણે ટાળી શકીએ છીએ એટલે બિનજરૂરી રીતે નાના મુદ્દાઓને મોટા ન કરવા જોઈએ અને આ આપણા પરિવારમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે આપણા સમાજમાં જો કંઈક એવું બોલ્યું હોય જે કદાચ તે ચોક્કસ ક્ષણે તે જાણ્યું ન હોય અથવા ભૂલથી અજાણતા અજાણતા કંઈક આવી ગયું હોય ઉપર તેથી આપણે સાંભળવા માટે ધીરજ રાખવી જોઈએ અને ફક્ત ટાળવું જોઈએ એટલે કે આપણે આ મુદ્દાઓ પર બિનજરૂરી ભાર ન મૂકવો જોઈએ બીજી શૈલી એ છે કે તમે ફરજિયાત શૈલી જાણો છો કેટલીકવાર આ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જો કોઈ પરિસ્થિતિની માંગ હોય તો અમે લોકોને કામ કરાવવા માટે દબાણ કરી શકીએ ધારો કે જો હું મેનેજર અથવા હેડ અથવા ડિરેક્ટર હોઉં અને મને લાગે છે કે અમારા કેટલાક સાથીદારો સાંભળતા નથી તો કદાચ તે મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે અન્ય સાથીદારોને અસર થઈ રહી છે અને તેઓને લાગે છે કે મારે શા માટે કરવું જોઈએ જો અન્ય હોય અથવા તેમાંથી એક ખાલી બેઠો હોય અને તમામ લાભો મેળવે તેથી તેને દબાણ કરવું એ મારી ફરજ બની જાય છે અને જો જરૂરી હોય તો આપણે તેને ચેતવણી આપી શકીએ કે જુઓ મેં તમને પૂરતો સમય આપ્યો છે પૂરતી ચેતવણી આપી છે અને જો તમે અમારી ફરજો યોગ્ય રીતે નિભાવી શકતા નથી તો કેટલાક શિસ્તબદ્ધ પગલાં લેવામાં આવી શકે છે તેથી તે રીતે આપણે તેને સમજાવી શકીએ કે તેણીને સમજાવી શકીએ કે હા તે અથવા તેણી જે કંઈ કરી રહી છે તે ખોટું છે અને તેણે તે કરવું જોઈતું નથી અને જે જરૂરી છે તે કરવાનું માનવામાં આવે છે તેથી આપણે દબાણ કરવું પડશે ઘણી વખત એવું બને છે કે આપણે આપણા નાના બાળકોને અથવા વિદ્યાર્થીઓને અમુક વસ્તુઓ અભ્યાસ કરવા અથવા કરવા માટે દબાણ કરીએ છીએ કેટલીકવાર તેઓ રમવા માંગે છે તેઓ ભણવા માંગતા નથી પરંતુ આપણે દબાણ કરીએ છીએ ના ના આપણે પહેલા આ કામ પૂર્ણ કરવું પડશે તમને આ મળશે જેમ કે ક્યારેક માતા પિતા નાના બાળકોને કહે છે કે તમે પરફોર્મ કરો તમે તમારું હોમવર્ક પૂરું કરો અને પછી હું તમને ચોકલેટ આપીશ એ જ રીતે આપણા વ્યવસાયિક જીવનમાં પણ એવું બને છે કે આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દબાણ કરીએ છીએ અમારો ઈરાદો માત્ર સંઘર્ષ ટાળવાનો જ ખરાબ નથી તેથી સંદેશ અન્ય લોકો સુધી પહોંચવો જોઈએ કે હા દરેક વ્યક્તિ સમાન છે અને દરેક વ્યક્તિએ પ્રદર્શન કરવાનું છે પછી બીજી શૈલી છે અનુકૂળ શૈલીઓ કેટલીકવાર તમે જાણો છો કે આપણા અંગત જીવનમાં અથવા તો વ્યવસાયિક જીવનમાં પણ આપણે તકરારને ટાળવા માટે સમાવવાની જરૂર છે અને ઘણી વખત આપણે સમાવીએ છીએ સારું ઉદાહરણ એ હોઈ શકે કે આપણા વૈવાહિક સંબંધોમાં આપણે એકબીજાના વર્તન આદતો ખોરાકને સમાયોજિત કરીએ છીએ આદતો પૂજા શૈલી વિશ્વાસ તેથી અમે ફક્ત સંઘર્ષ ટાળવા માટે એકબીજાને સમાવી રહ્યા છીએ તેથી જો જરૂરી હોય તો જો પરિસ્થિતિ માંગે તો અમે આ પ્રકારની શૈલીનો ઉપયોગ પણ કરી શકીએ છીએ અન્ય એક સહયોગી શૈલીઓ છે કારણ કે અમે જાણીએ છીએ કે તમારામાંથી ઘણી એવી કંપનીઓ છે જે ઓટોમોબાઈલ કંપની હોઈ શકે છે અને વીમા ક્ષેત્રની પણ હોઈ શકે છે અથવા એવી ઘણી કંપનીઓ છે ઘણી કંપનીઓ છે અને તેઓ એકબીજા સાથે સ્પર્ધા કરી રહી છે અને મોટી રકમ ખર્ચી રહી છે અને સમય અને શક્તિ આજકાલ કોઈ શોધી શકે છે કે ઘણા બધા સહયોગી સંશોધન સહયોગી સાહસ સંયુક્ત સાહસો ચાલી રહ્યા છે અને બંને કંપનીઓ બંને પક્ષો જીત જીતની સ્થિતિમાં છે ઘણા બધા સહયોગી સંશોધનો ચાલી રહ્યા છે અગાઉ તેઓ એકબીજા સાથે લડતા હતા તમારામાંથી ઘણા લોકો એકબીજા સાથે તકરાર કરતા હતા તે જાણતા હતા પરંતુ તેઓએ વિચાર્યું કે આ બિનજરૂરી રીતે મોટી રકમ અને સમય અને શક્તિનો ખર્ચ કરે છે તેથી વધુ સારું છે કે આપણે આગળ આવીએ અને હાથ મિલાવીએ અને સાથે મળીને કામ કરીએ તેથી બંનેને ફાયદો થાય છે અને બંને જીત જીતની સ્થિતિમાં છે તો આ પણ એક શૈલી છે કે જો પરિસ્થિતિ એવી હોય કે આપણે સહયોગી સંશોધન સહયોગી કાર્ય કરી શકીએ તો તે વધુ સારું છે અને છેલ્લું સમાધાન શૈલી છે કેટલીકવાર તમે જાણો છો કે આપણા જીવનની પરિસ્થિતિમાં તમારે સમાધાન કરવું પડશે બીજો કોઈ રસ્તો નથી આપણે આપણા જીવનમાં ઘણી વખત પરિસ્થિતિ સાથે સમાધાન કરી લઈએ છીએ એવા પ્રસંગો આવે છે કે આપણી પાસે સમાધાન સિવાય બીજો કોઈ ઉપાય શોધવાનો કોઈ રસ્તો નથી હોતો તેથી અમે પણ સમાધાન કરીએ છીએ અને વિચારીએ છીએ કે કદાચ આ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે તેથી હું કહીશ નહીં કે કયું શ્રેષ્ઠ છે વાસ્તવમાં આ બધી શૈલીઓ સારી છે તે આપણા પર નિર્ભર છે તે સંદર્ભ અને પરિસ્થિતિના આધારે આપણા જ્ઞાન અને ડહાપણ પર આધાર રાખે છે કે આપણે આ પ્રકારની શૈલીઓને કેવી રીતે લાગુ કરી શકીએ અને જો આપણે આ બાબતો વિશે થોડું જાગૃત હોઈએ તો હું એમ નથી કહેતો કે ઉદાહરણ તરીકે વ્યક્તિએ હંમેશા ટાળવું જોઈએ ના ના એવું નથી કે સમસ્યા આવે તો હંમેશા ટાળો કોઈપણ વ્યક્તિ કોઈપણ ટિપ્પણી કરે છે અથવા આપણા માટે સમસ્યા ઊભી કરે છે તેથી આપણે ટાળતા રહીએ છીએ ના ના એવું નથી કે દરેક સમયે આપણે ટાળતા રહીએ છીએ ત્યાં જો પરિસ્થિતિ એવી છે કે આપણે ટાળી શકતા નથી તો ટાળશો નહીં જો પરિસ્થિતિ એવી છે કે આપણે બળજબરી કરવાની જરૂર નથી તો દબાણ કરશો નહીં જો પરિસ્થિતિ એવી છે કે તે આપણે સમાવી શકતા નથી સમાવી શકતા નથી પરંતુ જો શાંતિ સાથે મન જો તમે સમજો છો કે ના અમે મેનેજ કરી શકીએ છીએ તો ચાલો મેનેજ કરીએ ચાલો પ્રયત્ન કરીએ તેથી આ બધી શૈલીઓ સારી છે તેથી પરિસ્થિતિના આધારે આપણે આમાંની એક શૈલીનો ઉપયોગ કરી શકીએ છીએ અને જોશું કે જો ઉકેલ ન આવે તો આપણે તકરારને સંચાલિત કરવામાં સક્ષમ છીએ કારણ કે ઘણી વખત આપણે તરત જ સમસ્યાનું સમાધાન મેળવી શકતા નથી તેથી આપણે ખૂબ દુઃખી ન થવું જોઈએ ઘણી વખત એવું બને છે કે સમય સાથે કેટલાક ઉકેલો આવે છે ચાલો રાહ જુઓ અને જુઓ અને પછી આપણે સમસ્યાનો કોઈ પ્રકારનો ઉકેલ મેળવી શકીએ છીએ તેથી અંતે હું નિષ્કર્ષ પર આવવા માંગુ છું કે સંચાર કૌશલ્યનો અભિગમ લોકોને સંઘર્ષમાંથી ભાગી જવાને બદલે સામનો કરવા પ્રોત્સાહિત કરે છે તેથી ખૂબ જ સ્પષ્ટપણે કહી શકાય કે આપણે ભાગી ન જવું જોઈએ સંઘર્ષની પરિસ્થિતિઓનો સામનો કરવાને બદલે ભાગવું જોઈએ આપણે સામનો કરવો પડશે સંઘર્ષ માટે લવચીક અને યોગ્ય વલણ વિકસાવવાની ક્ષમતા સંભવિત વિનાશક પરિસ્થિતિને હકારાત્મક ક્રિયાપ્રતિક્રિયામાં પરિવર્તિત કરી શકે છે જો આપણે સંઘર્ષને ઉકેલવા માટે યોગ્ય રીતે સમજીએ તો આ હંમેશા એક નવી તક ખોલશે જે આપણને પરિવર્તન અને વૃદ્ધિના સ્ત્રોત તરીકે સંઘર્ષની પરિસ્થિતિઓમાં ભાગ લેવા અને સ્વીકારવાની મંજૂરી આપશે તેથી સંઘર્ષને હંમેશા ખૂબ જ નકારાત્મક ન ગણવું અથવા ન લેવું જોઈએ બલ્કે તેને સકારાત્મક રીતે લેવું જોઈએ કારણ કે તે અમારી સંસ્થા માટે અમારા વ્યક્તિત્વના અમારા વિચારોના પરિવર્તન અને વિકાસ માટે મદદ કરી શકે છે તેથી અંતે હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે હા સંઘર્ષને હંમેશા કંઈક ખૂબ જ નકારાત્મક ન ગણવું જોઈએ તે કંઈક અલગ જાણવાની તક છે કંઈક વધુ સારું કંઈક નવા વિચારો આવી શકે છે કારણ કે એક જૂથમાં ધારો કે કેટલાક લોકો છે અને હંમેશા તેઓ હા સર હા સર હા મેન હોય છે જેને હા માણસ કહેવાય છે તેથી નવા વિચારો ક્યારેય નહીં આવે કોઈ વ્યક્તિ તે ચોક્કસ ક્ષણે જુદા જુદા વિચારો સાથે આવે છે હા જ્યારે અભિપ્રાયનો તફાવત જુદા જુદા મંતવ્યો જુદા જુદા વિચારો તે ત્યાં રહેવા દો તે તદ્દન શક્ય છે કે કંઈક સારું છે કંઈક અલગ આવી શકે છે અને તેની સાથે જો આપણે કામ કરીએ તો સાથે મળીને કદાચ આપણે વધુ સારી સ્થિતિમાં હોઈશું અને આપણે સંઘર્ષને અન્ય કરતા સહેજ વધુ સારી રીતે હેન્ડલ કરવાની સ્થિતિમાં હોઈશું તેથી સંચાર અલબત્ત કોઈપણ પરિસ્થિતિમાં છે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કોઈપણ સંઘર્ષમાં જૂથમાં બે બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે બે બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે જેને આપણું સંચાર વર્તન અને અન્ય લોકો સાથેનો સંબંધ કહેવામાં આવે છે જીવનમાં સંબંધ ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આપણે આપણા સંબંધોને જાળવી રાખવા અને આગળ વધારવાનો પ્રયાસ કરવો જોઈએ મારા આગામી લેક્ચરમાં હું સંબંધ કેવી રીતે બનાવવો તેના પર ભાર આપવાનો પ્રયત્ન કરીશ